તો આ મોડ્યુલ મેથડ ઓફ મોમેન્ટ હતું અને આપણે હવે શોધવા માંગીએ છીએ કે આપણે આ બરાબર કેવી રીતે સોલ્વ કરીએ તેથી આશરે લેઆઉટ જે અનુસરશે આ થોડું લાંબુ મોડ્યુલ હશે તે પહેલાં આપણે વાસ્તવમાં પહોંચીએ તે પહેલાં આપણે મેથડ ઓફ મોમેન્ટ પર પહોંચીએ આપણે કેટલાક ગણિતની પ્રેરણા અને વિચારના સામાન્યીકરણને ગાણિતિક રીતે જોઈશું કે તે શું છે અને પછી અમે તેને બે પર લાગુ કરીશું આ અરજીઓ બરાબર છે તેથી તમે સામાન્ય સિદ્ધાંત શીખો અને પછી અમે બે સમસ્યાઓ માટે અરજી કરી તેથી તે અભિગમ બનવા જઈ રહ્યો છે અને હવે જ્યારે આપણે આ કરીશું ત્યારે આપણે અત્યાર સુધી જે શીખ્યા છીએ તે બધું બરાબર લાગુ કરવું પડશે તેથી ઇન્ટેગ્રલ ઇકવેશન થી શરૂ કરીને ગ્રીનના ફંક્શનો એકીકરણની સંખ્યાત્મક તકનીકો આ મોડ્યુલમાં બધું બરાબર આવે છે તેથી ચાલો આપણે આગળ વધીએ તો ચાલો આપણે અહીં પ્રેરણા જોઈએ તેથી ચાલો આપણે મૂળ સમસ્યા પર પાછા જઈએ જેની સાથે આપણે આગળ શરૂ કર્યું ઇન્ટેગ્રલ ઇકવેશન પોતાને યોગ્ય રીતે પ્રેરિત કરે છે તેથી દરેકને આ ઇન્ટેગ્રલ ઇકવેશન બરાબર યાદ છે તેથી અમારી પાસે y દિશામાં જમણી બાજુએ વાયર હતો જે રીતે તે હતું અને અમે અહીં સ્પેસ માં કોઈપણ સમયે પોટેન્શિયલ શોધવા માંગીએ છીએ તે જ સમસ્યા બરાબર હતી અને આગળ શું આપવામાં આવ્યું હતું કે આ સિલિન્ડર અચળ વોલ્ટેજ જમણી સાથે જોડાયેલ હતું તેથી બધું એક કોન્સટન્ટ વોલ્ટેજ પર હતું અને તે રીતે અમે સમસ્યાને સેટ કરી હતી અને તેને ઉકેલવામાં અમારી પાસે બે પગલાં હતા તો આ સમસ્યામાં સૌ પ્રથમ શું અજાણ્યું હતું વિદ્યાર્થી ચાર્જ ચાર્જ ડિસ્ટ્રિબ્યુશન તો શું અજાણ્યું અને આહ હતું તેથી પહેલું સ્ટેપ રો ને અલગ કરવું અને પછી અમે તેને a માં વ્યક્ત કર્યું વિદ્યાર્થી બેસિસ બેઝિસ ફંક્શન ની દ્રષ્ટિએ બેઝિસ અને અમે સાદા પલ્સ બેઝિસ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ એકવાર અમે આ જાણ્યા પછી અમે ઇન્ટિગ્રેન્ડની અંદરની દરેક વસ્તુ જાણતા હતા અને હું આનું મૂલ્યાંકન કરી શકું છું અને V ક્યાંય પણ યોગ્ય રીતે શોધી શકું છું તે સામાન્ય અભિગમ હતો જે અમે બરાબર કર્યું તેથી આ ફોર્મ્યુલેશનને જોતા જે આપણે અત્યાર સુધી યોગ્ય કર્યું છે તેથી ઉદાહરણ તરીકે જો હું એક ઇકવેશન લેવા માંગતો હો તો યાદ રાખો કે આનાથી આપણને ઇકવેશન ની સિસ્ટમ મળી છે જેનો આપણે ઉકેલ લાવવા માટે ઉપયોગ કરીએ છીએ તો ચાલો તેમાંથી એક ઇકવેશન બરાબર જોઈએ તેથી ચાલો આપણે તે ઇકવેશન માંથી એક લઈએ જે અનુરૂપ છે ચાલો આપણે mth સેગમેન્ટ અને તેના મધ્યબિંદુને બરાબર કહીએ તેથી ચાલો આપણે કહીએ કે કેટલાક આર એમ તો આ ઇકવેશન આમાં mth ઇકવેશન તરીકે શું વાંચ્યું તેથી ડાબી બાજુ જમણી હશે જેથી કરીને આપણે તેને જમણી બાજુએ રાખી શકીએ તેથી ત્યાં યોગ્ય છે તે બિંદુ જ્યાં હું લાગુ કરી રહ્યો છું તે મારી જાણીતી સ્થિતિ બરાબર છે અને નાના n પર સરવાળો થવા જઈ રહ્યો છે 1 થી m કેપિટલ N માફ કરશો અને તેથી ત્યાં છે ત્યાં વસ્તુઓનો સમૂહ અહીં છે અને પલ્સ બેઝિસ ફંક્શન જો હું તેમને તરીકે કૉલ કરું તો ચાલો આપણે તેને યોગ્ય કહીએ તે ઇન્ટેગ્રલ હશે કે અમે તે કેવી રીતે કર્યું તે અંદર જે પણ છે તેનાથી કોઈ ફરક પડતો નથી અને આ ઇકવેશન માં આપણે જે રીતે સોલ્વ કર્યું તે એ છે કે ડાબી બાજુ આ આપણે જાણીએ છીએ કે તે 1 વોલ્ટ પર નિશ્ચિત છે જે જમણે આપવામાં આવ્યું હતું તેથી અમે જે શોધી કાઢ્યું તે આ બેસિસ ફંક્શનોના ગુણાંક હતા તેથી તે અમને વ્યક્ત કરવાની મંજૂરી આપે છે તેથી તે માત્ર એક સમીક્ષા અથવા સારાંશ છે જે આપણે પહેલાથી જ કર્યું છે અને અત્યાર સુધી બરાબર જોયું છે તેથી હવે આ જોઈને તમે તેના વિશેની તમારી યાદ તાજી કરી દીધી છે જો હું તમને પૂછું કે ચોકસાઈની દ્રષ્ટિએ આ અભિગમ સાથે કેટલીક સમસ્યાઓ શું હશે તમે શું વિચારો છો ચોકસાઈ કોષોની સંખ્યા પર બેસિસ છે કોષોની સંખ્યા જેટલી મોટી હશે તેટલી વધુ સારી રીતે ઉકેલની ચોકસાઈ યોગ્ય છે તેથી અલબત્ત તે પર્યાપ્ત અભિગમ માટે મોટી સંખ્યામાં Nની જરૂર છે અને અમે ગ્રાફિકલ પરિણામોમાં પણ જોયું છે જો હું મોટી સંખ્યામાં N ને ઠીક કરું તો પણ શું અન્ય કોઈ સમસ્યા છે જે તમે જોઈ શકો છો વિદ્યાર્થી બેસિસ બેસિસ હા તેથી બેઝિસ ફંક્શન્સ અવાસ્તવિક હોઈ શકે છે જેમ કે પલ્સ બેઝિસ ફંક્શનનો ઉપયોગ અવાસ્તવિક હોઈ શકે છે પરંતુ તમે જાણો છો કે ત્રિકોણાકાર બેઝિસ ફંક્શનનો ઉપયોગ કરવો વધુ સારું હોઈ શકે છે તેથી બેસિસ ફંક્શનો વધુ સારા હોઈ શકે છે બીજું કંઈ તેથી ચાલો કહીએ કે મને ખૂબ જ સારું બેઝિસ ફંક્શન મળ્યું છે મેં N ની મોટી કિંમત પસંદ કરી છે જે અહીં સમસ્યા હોઈ શકે છે તેથી સંકેત એ ડાબી બાજુ છે શું જાણીતું છે અથવા તેના બદલે તમને શું આપવામાં આવે છે સમસ્યામાં વોલ્ટેજ ક્યાં આપવામાં આવે છે વિદ્યાર્થી સરફેસ સિલિન્ડરની સરફેસ ની જમણી બાજુએ આ મેટાલિક પરફેક્ટ ઇલેક્ટ્રિક પ્રવાહ આ વસ્તુ તરીકે આપવામાં આવે છે તેથી આ સિલિન્ડર પરના દરેક બિંદુમાં અચળ વોલ્ટેજ હોય છે આપણે બધા આને ક્યાં લાગુ કરી રહ્યા છીએ આપણે કેન્દ્ર સાથે છીએ પરંતુ અલગ બિંદુઓ પર અથવા કેટલા અલગ બિંદુઓ પર વિદ્યાર્થી N N અલગ બિંદુઓ આ કરવાથી આપણે r m અને હજુ પણ 1 વોલ્ટ વચ્ચેનો વોલ્ટેજ છે તેની ખાતરી કરવા માટે આપણે કંઈ પણ કરી રહ્યા છીએ આપણે પછીની બાજુએ ડાબી બાજુ લાગુ કરી રહ્યા છીએ તેથી આપણી પાસે અહીં એક સેગમેન્ટ છે આપણી પાસે અહીં એક વધુ સેગમેન્ટ છે તેથી પ્રથમ ઇકવેશન આ બિંદુ લેશે બીજું ઇકવેશન આ બિંદુ લેશે અને તેથી વધુ પરંતુ અમે કંઈ કરી રહ્યા નથી અમે માત્ર આશા રાખીએ છીએ કે ઉકેલ સરળ બનશે અને તમે સારી રીતે વર્તશો અને તે બધું જાણો છો પરંતુ અમે ખાતરી કરવા માટે કંઈ કરી રહ્યા નથી કે ઉકેલ દરેક જગ્યાએ અચળ એક વોલ્ટ યોગ્ય છે વિદ્યાર્થી 1 વોલ્ટ હું કરીશ 1 વોલ્ટ તમે જાણો છો કે વાયર પરના દરેક બિંદુમાં જે વોલ્ટેજ આપવામાં આવે છે વિદ્યાર્થી પણ આપણે N ની જાણકારી વધારી રહ્યા છીએ જેમ જેમ આપણે વધીએ છીએ તેમ આપણે તેની નજીક આવી રહ્યા છીએ તેથી મારો પ્રશ્ન એ છે કે N ને નિશ્ચિત રાખવાથી સારા બેઝિસ ફંક્શન્સ પસંદ કરવાનું હજુ પણ વધુ સારું છે જે તમે યોગ્ય રીતે કરી શકો તો જવાબ હા છે અને તે જ મેથડ ઓફ મોમેન્ટ કરવાનો પ્રયાસ કરે છે તેથી અમે અહીં જે કર્યું તે હતું અનિવાર્યપણે અમે ઇન્ટેગ્રલ ઇકવેશન ને ડિસ્કરીટાઇઝ્ડ કર્યું અને તેને યોગ્ય રીતે સોલ્વ કર્યું તેથી આ અભિગમ સાથે સમસ્યા મુખ્ય સમસ્યા એ છે કે અમે અમલ કરી રહ્યા નથી તે સિવાયના બિંદુઓ પર સમાન છે તેથી વધુ મજબૂત પદ્ધતિ તે છે જેને મેથડ ઓફ મોમેન્ટ કહેવામાં આવે છે અને મોમેન્ટ ની આ પદ્ધતિ વાસ્તવમાં તે ખૂબ જ સામાન્ય એરર છે જેમાં ઇન્ટેગ્રલ ઇકવેશન પદ્ધતિઓનો સમાવેશ થાય છે તે ફાઇનાઇટ એલિમેન્ટ મેથડ નો પણ સમાવેશ કરે છે તેથી તે સમગ્ર એન્જિનિયરિંગમાં જોવા મળે છે